આ વ્યાખ્યાનમાં આપણે પહેલાં અન્ય પ્રકાર ના AD રૂપાંતરક વિશે વાત કરીશું જે કાઉન્ટર ટાઇપ અથવા ટ્રેકિંગ ટાઇપ રૂપાંતરક જેવું જ છે જે આપણે છેલ્લા વ્યાખ્યાનમાં ચર્ચા કરી હતી પરંતુ તે રૂપાંતરણ ના સમય ને અનુસાર વધારે કાર્યદક્ષ છે અને આપણે ARM ડેવલપમેન્ટ બોર્ડમાં કેવા પ્રકારની AD રૂપાંતરક સુવિધાઓનો ઉપયોગ કરીશું તે વિશે વાત કરીશું AD કન્વર્ઝનની આ પદ્ધતિને સક્સેસિવ અપ્રોક્સીમેશન પ્રકાર નું AD રૂપાંતરક કહેવામાં આવે છે ઓપરેશન નો સિદ્ધાંત એ એનાલોગસ અથવા બાઈનરી સર્ચ ને સમાન છે તમારામાંના જે લોકો પ્રોગ્રામિંગથી પરિચિત છે તેમને ડેટા સ્ટ્રક્ચર નું પાયા નું જ્ઞાન અને સમજ છે તમે કદાચ બાઈનરી સર્ચ એલ્ગોરિધમ જોયો હશે ચાલો જેઓ તેને જાણતા નથી તેમને હું જણાવી દઉ કે બાઈનરી સર્ચ શું છે ધારો કે મારી પાસે સંખ્યાઓનું લિસ્ટ છે જે એરે માં સંગ્રહિત છે અને આ સંખ્યાઓ ચડતા અથવા ઉતરતા ક્રમમાં ગોઠવવામાં આવેલ છે હવે હું એક નંબર શોધવા માંગુ છું હું શોધવા માંગુ છું કે 45 નંબર હાજર છે કે નથી જો એરે સૉર્ટ કરવામાં ન આવે તો મારે તેને શરૂઆતથી અંત સુધી શોધવાની રહેશે પરંતુ કારણ કે તે સૉર્ટ થયેલ છે હું ખૂબ જ બુદ્ધિશાળી વ્યૂહરચના નો ઉપયોગ કરી શકું છું હું એરે ની વચ્ચેથી પ્રારંભ કરી શકું છું હું સરખામણી કરું છું કે હું જે એલિમેન્ટ શોધવા માંગું છું તે મધ્યમ એલિમેન્ટ કરતા ઓછું છે કે વધારે જો મને લાગે છે કે મધ્યમ એલિમેન્ટ તેના કરતા ઓછું છે તો તેનો અર્થ એ છે કે મારો એલિમેન્ટ જમણી બાજુ હોવો જોઈએ નહીંતર તે ડાબી બાજુ હોવો જોઈએ તેથી તમે એક સરખામણી માં જોશો કે મેં લિસ્ટનું કદ અડધું કર્યું છે મેં પસંદ કરેલા અડધા ભાગ માટે હું પ્રક્રિયાને પુનરાવર્તિત કરું છું ધારો કે તે જમણા ભાગમાં છે હું ફરીથી મધ્યમાં તપાસ કરું છું ચકાસણી પર આધાર રાખીને મારે ક્યાં ડાબા અડધા ભાગમાં અથવા જમણા અડધા ભાગમાં જોવું પડશે હું આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરું છું ધારો કે મારી પાસે એરેમાં 128 નંબર છે એક સરખામણી પછી હું લિસ્ટને અડધું કરીશ તે 64 થઈ જાય છે અન્ય શોધ કર્યા પછી તે 32 બને છે અન્ય શોધ પછી તે 16 બને છે પછી 8 4 2 અને 1 છેવટે જ્યારે ફક્ત 1 એલિમેન્ટ રહે ત્યારે હું કહી શકું છું કે તે ત્યાં છે કે નહીં તેથી 7 તુલના જરૂરી છે 7 શું છે તે કંઈ નથી પરંતુ log2 128 છે આ સક્સેસિવ અપ્રોક્સીમેશન ટેકનિક AD રૂપાંતરણ કરવા માટે હાર્ડવેરમાં બાઈનરી સર્ચ લાગુ કરવા જેવી છે તમે જુઓ 128 માટે તેને log2128 સરખામણીઓની જરૂર પડશે તેથી જો ત્યાં એલીમેન્ટ્સ ની સંખ્યા 2n છે તો મારે log2 2n n ની જરૂર પડશે મને n સ્ટેપ્સ ની જરૂર છે તેથી જો હું આને ઈમપ્લેમેન્ટ કરી શકું તો મારે ફક્ત n ક્લૉક પલ્સની જરૂર છે 2n ક્લૉક પલ્સની નહીં અમે કાઉન્ટરને બદલે સક્સેસિવ અપ્રોક્સીમેશન રજિસ્ટર નો ઉપયોગ કરીએ છીએ 4 બીટ AD કન્વર્ટરનો વિચાર કરો ચાલો આપણે કહીએ કે આપણે આ રજિસ્ટરને 1 0 0 0 થી પ્રારંભ કરીએ છીએ આ 1 0 0 0 એટલે 8 જે લગભગ 0 થી 15 શ્રેણીની મધ્યમાં છે હું મધ્યમ બિંદુથી પ્રારંભ કરું છું હું તેની તુલના કરું છું કે તે ઓછું છે કે વધારે ધારો કે હું કહું છું કે ઇનપુટ ઓછું છે તો તે ડાબી બાજુ ના અડધા ભાગ 0 થી 7 માં હશે 0 થી 7 નું મધ્યમ બિંદુ શું છે 4 છે 4 શું છે 4 એ 0 1 0 0 છે અને જો તે વધારે હોય તો તે જમણી બાજુએ હશે તેનો અર્થ એ કે માં હશે 9 થી 15 તેનું મધ્યમ બિંદુ 12 છે 12 એ 1 1 0 0 છે તેથી આપણે ખરેખર શું કરી રહ્યા છીએ આપણે 1 0 0 0 સાથે પ્રારંભ કર્યું છે જો તે આ 1 કરતા ઓછું હોય તો 0 બને છે અને આગળનો બીટ 1 બનાવવામાં આવે છે પરંતુ જો તેમ નથી તો આ 1 જ રહે છે હું તેને બદલતો નથી પરંતુ બીજા બીટ ને હું 1 બનાવું છું આ જ છે જે આપણે વારંવાર કરી રહ્યા છીએ અને આ બાઈનરી સર્ચનું અનુકરણ કરે છે આ સક્સેસિવ અપ્રોક્સીમેશન રજિસ્ટરની ભૂમિકા છે તમે આ આકૃતિ જુઓ જે હું તમને બતાવું છું ડાબી બાજુ તે બરાબર એ જ બતાવે છે કે જે મેં હમણાં જ ઉદાહરણ સાથે કહ્યું છે SAR માં આપણે 1 0 0 0 થી પ્રારંભ કરીએ છીએ આપણે એનાલોગ ઇનપુટ વોલ્ટેજ સાથે સરખામણી કરીએ છીએ કે તે ઓછું છે કે વધારે જો ઇનપુટ એ SAR આઉટપુટ કરતા ઓછું હોય પછી હું અહીં જઉં છું હું આ બીટને 0 સેટ કરું છું હું પછીનું બીટ 1 સેટ કરું છું તેથી 0 1 0 0 થાય છે જો તેવું નથી તો હું તેને 1 1 0 0 બનાવું છું અને હું આ પ્રક્રિયાને પુનરાવર્તિત કરું છું તમે અહીં પણ જુઓ છો કે હું ફરીથી એક તપાસ કરું છું કે તે તેના કરતા ઓછું છે કે વધારે જો તે તેના કરતાં ઓછું હોય તો છેલ્લું બીટ જેને મેં 1 બનાવ્યું હતું હું તેને 0 બનાવું છું અને પછીનો બીટ હું 1 સેટ કરું છું પરંતુ બીજી બાજુ જો તે કરતા વધારે હોય તો હું તેને બદલીશ નહીં પછી ના બીટ ને બદલી ને હું 1 કરું છું અને આ પ્રક્રિયાનું પુનરાવર્તન થશે હંમેશા હું પછી ના બીટ ને જોઉં છું તત્કાળ બીટ ને હું પાછું 0 માં બદલીશ અને પછી નું બીટ 1 પર સુયોજિત કરું છું અથવા હું હાલના બીટને ખલેલ પહોંચાડીશ નહીં હવે પછી નો બીટ 1 માં બદલીશ તેથી આ રીતે હું 1 સરખામણી 2 સરખામણી 3 સરખામણી અને 4 સરખામણી કરું છું અને આખરે હું મારું પરિણામ મેળવું છું જે મારા AD કન્વર્ટરનું આઉટપુટ હશે તેથી અહીં ફક્ત 4 કંપેરટર પગલાં કમ્પૅરિઝન સ્ટેપ્સ આવશ્યક છે બ્લૉક ડાયગ્રામ અનુસાર સક્સેસિવ અપ્રોક્સીમેશન AD રૂપાંતરક આ મુજબ દેખાય છે હજી પણ એક કંપેરટર અને DA રૂપાંતરક છે જે ટ્રેકિંગ પ્રકાર ના ADC સાથે ખૂબ સમાન છે ફક્ત અપ ડાઉન કાઉન્ટરને સક્સેસિવ અપ્રોક્સીમેશન રજિસ્ટર દ્વારા બદલવામાં આવે છે અને આ ખરેખર તે લોજીકનો અમલ કરે છે જેનો આપણે ઉલ્લેખ કર્યો છે કે શું કમ્પરેટરનું આઉટપુટ 0 અથવા 1 છે તેના આધારે તે નિર્ણય લે છે અને જ્યારે પણ તમે રૂપાંતરની પ્રક્રિયા શરૂ કરવા માંગો છો ત્યાં સામાન્ય રીતે બે ઇન્ટરફેસો SOC અને EOC હોય છે જો તમે SOC માં પલ્સ લાગુ કરો છો તો રૂપાંતર શરૂ થશે અને આંતરિક રીતે 8 ક્લૉક પલ્સ હશે ધારો કે તમે n બીટ કન્વર્ટરનો ઉપયોગ કરી રહ્યાં છો તમારે n બિટ્સના DA કન્વર્ટરની જરૂર છે n ક્લૉક પલ્સ પછી આ EOC સિગ્નલ ઉંચુ કરવામાં આવશે તેથી બહારના કોઈપણ ઉપકરણને જાણ થશે કે મારું AD કન્વર્ઝન સમાપ્ત થઈ ગયું છે હવે હું D ની કિંમત વાંચી શકું છું આવી રીતે તે કાર્ય કરે છે તે સરળ કન્સેપટ છે પરંતુ ખૂબ જ પરિવર્તનક્ષમ અને ખૂબ ઝડપી આ માટે માત્ર n ક્લૉક પલ્સની જરૂર છે અહીં 3 બીટ રૂપાંતરક માટે એક નાનું ઉદાહરણ બતાવવામાં આવ્યું છે જુઓ જેમ જેમ આ બાઈનરી સર્ચ કાર્ય કરે છે DA કન્વર્ટરનું આઉટપુટ કેવી રીતે બદલાય છે તમે મધ્યથી પ્રારંભ કરો આ મારું મધ્ય બિંદુ છે પછી તમે કાં તો અહીં જાઓ અથવા અહીં જાઓ ચાલો આપણે કહીએ કે મારે ઉપર જવું છે આ મારો આગળનું બિંદુ છે હવે કાં તો તમે અહીં જાઓ અથવા અહીં જાઓ ચાલો આપણે કહીએ કે તમે અહીં આવો છો તમે મધ્ય બિંદુથી પ્રારંભ કરો પછી કદાચ તમે અહીં જશો પછી તમે અહીં જશો પછી આપણે અહીં આવીશું તમે બિંદુ પર રૂપાંતર કરશો મેં અહીં આ એક નાનું ઉદાહરણ દર્શાવ્યું છે જે 1 0 1 ઇનપુટ ને અનુરૂપ છે આ તે બિંદુ પર કન્વર્ઝ થાય છે પરંતુ જો તમે DA કન્વર્ટરના આઉટપુટ વેવફોર્મ પર નજર નાખો તો વેવફોર્મ આવું દેખાશે હવે ARM માઇક્રોકન્ટ્રોલર્સ વિશે વાત કરીએ તો ત્યાં કયા પ્રકારની AD રૂપાંતરણ સુવિધાઓ છે તમે જુઓ કે DA રૂપાંતરણ કન્વર્ઝન સરળ છે તમારે DA રૂપાંતરક બનાવવા માટે ફક્ત કેટલાક અવરોધ ની જરૂર હોય છે પરંતુ AD રૂપાંતરક વધુ મુશ્કેલ છે AD રૂપાંતરણ કરવા માટે તમારી પાસે કેટલીક વિશેષ સર્કિટરી હોવી જરૂરી છે ચાલો આપણે ARMની કેટલીક જૂની ઉત્પત્તિઓને જોઈએ ARM7 એ પહેલાની ઉત્પત્તિના માઇક્રોકન્ટ્રોલર્સમાંનું એક હતું તેમાં બિલ્ટ ઇન 10 બીટ સક્સેસિવ અપ્રોક્સીમેશન AD રૂપાંતરક હતું તે બધાએ સક્સેસિવ અપ્રોક્સીમેશન ટેક્નિકનો અમલ કર્યો કારણ કે તે કાર્યક્ષમ છે કારણ કે તેમાં ઓછી માત્રામાં હાર્ડવેરની જરૂર છે હવે કારણ કે તે 10 બીટ રૂપાંતરક છે જો હું રેફરન્સ વોલ્ટેજમાં 3 3 વોલ્ટ સપ્લાય ને કનેક્ટ કરું છું તો સ્ટેપ સાઈઝ એ ફુલ સ્કેલ વોલ્ટેજ ને દ્વારા વિભાજિત કરતા મળશે જો તમે કોઈ ગણતરી કરો છો તો તે 3 23 મિલિવોલ્ટ આવે છે જે નક્કી કરે છે કે તમે કયા સ્તરની માપન ચોકસાઈ કરી શકો છો આ રીઝોલ્યુશન ચોકસાઈનું એક માપ છે પ્રોસેસરની અંદર આવા બે ADC મોડ્યુલો છે તેઓને ADC0 અને ADC1 કહેવામાં આવે છે ADC0 માં 6 ચેનલો છે અને ADC1 પાસે 8 ચેનલો છે 6 ચેનલનો અર્થ એ છે કે તમે રૂપાંતર માટે 6 ઇનપુટ્સને કનેક્ટ કરી શકો છો 8 ચેનલનો અર્થ એ છે કે તમે 8 ઇનપુટ્સને કનેક્ટ કરી શકો છો અને કલોક ફ્રિકવન્સી મહત્તમ 4 5 મેગાહર્ટઝ હતી હવે ચાલો જોઈએ કે આ ચેનલો કેવી રીતે કાર્ય કરે છે અહીં તમારી પાસે AD રૂપાંતરક છે અને આ બ્લોક જે હું બતાવી રહ્યો છું તે એનાલોગ મલ્ટિપ્લેક્સર છે તમે જાણો છો કે ડિજિટલ મલ્ટિપ્લેક્સર શું છે જો ત્યાં બહુવિધ મલ્ટિપલ ઇનપુટ્સ હોય તો ઇનપુટ્સમાંથી એક પસંદ કરેલી લાઈન ના આધારે પસંદ કરવામાં આવે છે એનાલોગ મલ્ટિપ્લેક્સર સમાન છે તફાવત એ છે કે ઇનપુટ્સ એનાલોગ વોલ્ટેજ છે ડિજિટલ પસંદ ઇનપુટ લાઈન પર તમે શું એપ્લાય કરી રહ્યા છો તેના આધારે ઇનપુટમાંથી એક ઇનપુટ પસંદ કરવામાં આવશે હવે ADC0 માં 6 એનાલોગ ઇનપુટ ચેનલો છે તેને યોગ્ય રીતે પસંદ કરીને તમે તેમાંથી એકને રૂપાંતર માટે પસંદ કરી શકો છો તેમાંના ઘણાબધા એક સાથે ઉપયોગ કરી શકાય છે પરંતુ તમારે ખૂબ ઝડપી દરે એકથી બીજામાં સ્વિચ કરવું પડશે તમે એક ચેનલને કન્વર્ટ કરો પછી બીજી ચેનલને કન્વર્ટ કરો પછી ત્રીજી ચેનલને કન્વર્ટ કરો ફરીથી પ્રથમ ચેનલ પર પાછા આવો હવે મેં જે Nyquist પ્રમેય વિશે વાત કરી છે તેના કારણે તમે આને સંભવત ફરીથી ઉપયોગ કરી શકશો AD રૂપાંતરક 1 મેગાહર્ટઝની ગતિએ કાર્ય કરી શકે છે પરંતુ તમારે તમારા ઇનપુટ વેવફોર્મ લાક્ષણિકતાને આધારે તે પ્રકારના સેમ્પલિંગ રેટ ની જરૂર નહીં પડે હોઈ શકે કે તમારો સેમ્પલિંગ રેટ ફક્ત 1 KHz નો હશે તેથી બહુવિધ મલ્ટિપલ ચેનલો સમાન AD કન્વર્ટર પર મલ્ટીપ્લેક્સ થઈ શકે છે અને તમે તેમને એક સાથે ઉપયોગ કરી શકો છો અહીં આવી 2 ચેનલો ADC0 અને ADC1 અનુક્રમે 6 અને 8 ચેનલો ધરાવે છે AD કન્વર્ઝન પૂર્ણ થયા પછી વિક્ષેપ ઇન્ટરપટ સિગ્નલ ઉત્પન્ન થાય છે આવી રીતે તે કાર્ય કરે છે અને ત્યાં એક નિયંત્રણ રજિસ્ટર છે જે યોગ્ય રીતે પ્રારંભ થવું જોઈએ આ ARM માં હતું હવે આપણે ઉપયોગ કરીશું તે બોર્ડ પર આવીએ STM 32 જે ARM Cortex M4 માઇક્રોકન્ટ્રોલર પર આધારિત છે આ બોર્ડમાં 3 બિલ્ટ ઇન 12 બીટ AD રૂપાંતરક છે અને તેમાંથી દરેક 19 જેટલા ચેનલોને સપોર્ટ કરી શકે છે તેનો અર્થ એ કે એનાલોગ મલ્ટિપ્લેક્સરમાં ઘણા બધા ઇનપુટ્સ છે 12 બીટ માટે જો તમારો રેફરન્સ 3 3 વોલ્ટ છે તો તમારી સ્ટેપ સાઈઝ ખૂબ નાની હશે તેથી તમારી ચોકસાઈ ઉંચી હશે તે 0 8 મિલિવોલ્ટ હશે ત્યાં 16 બાહ્ય ચેનલો છે જે ઇનપુટ આઉટપુટ પિનથી જોડાયેલ છે અને 16 ચેનલોમાંથી 6 આર્ડિનો કનેક્ટર પિન પર ઉપલબ્ધ છે તેને A0 થી A5 કહેવામાં આવે છે અને આ ઉપરાંત 3 આંતરિક ચેનલો છે જે સિસ્ટમની હેલ્થ ને તપાસવા માટે છે આ 3 આંતરિક ચેનલો બેટરીના વોલ્ટેજ સાથે જોડાયેલ છે જો બોર્ડ બેટરી પર ચાલતું હોય તો તમે બેટરી વોલ્ટેજ શું છે તે વાંચી શકો છો કેટલાક બોર્ડમાં બિલ્ટ ઇન તાપમાન ટેમ્પરેચર સેન્સર છે તમે બોર્ડનું તાપમાન પણ વાંચી શકો છો અને વર્તમાન રેફરન્સ વોલ્ટેજ શું છે તે પણ તમે વાંચી શકો છો તેથી આ બધી આંતરિક વસ્તુઓ તમે મૉનિટર કરી શકો છો જેને આંતરિક ચેનલો કહેવામાં આવે છે હવે ફરીથી આ બોર્ડ પર પાછા આવીને તમે આ આર્ડિનો કનેક્ટર જુઓ છ એનાલોગ ઇનપુટ લાઇન્સ અહીં ઉપલબ્ધ છે પરંતુ વધુ સંખ્યામાં એનાલોગ ઇનપુટ પિન સપોર્ટેડ છે જો તમને વધુ જોઈએ છે તો તમારે આ એક્સ્ટેંશન પિનથી તેમને ઍક્સેસ કરવી પડશે STM 32 એક્સ્ટેંશન પિનમાં તમારી પાસે બધી સિગ્નલ પિનનો ઍક્સેસ છે પરંતુ અહીં તમારી પાસે ફક્ત આર્ડિનો કંપેટિબલ કનેક્ટર પિનનો ઍક્સેસ છે જ્યારે તમને આ પ્રયોગોમાં AD કન્વર્ટરની જરૂરિયાત છે ત્યારે આપણે ઘણી બધી ચેનલોનો ઉપયોગ કરીશું નહીં આપણે સીધા આર્ડિનો ઇનપુટ કનેક્ટર્સથી કનેક્ટ કરી શકીએ છીએ તે સંજોગોમાં તે પિન નંબર આપણે A0 A1 A2 A3 A4 A5 તરીકે સંદર્ભિત કરી શકીએ છીએ આપણે પિન નંબર્સ પણ આપી શકીએ છીએ તે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 આપણે તેમને P12 તરીકે કોલ કરીશું તેથી તમે તેમને નામ દ્વારા કોલ કરી શકો છો અથવા પિન નંબર દ્વારા કોલ કરી શકો છો જ્યારે તમે કોઈ પ્રોગ્રામ લખો છો ત્યારે તમે ઇચ્છો છો તેમાંથી કોઈપણ નામનો ઉપયોગ કરી શકો છો આ સાથે આપણે AD રૂપાંતરક પરની આ ચર્ચાના અંતમાં આવીએ છીએ અગાઉ આપણે DA રૂપાંતરક તરફ ધ્યાન આપ્યું હતું હવે પછીનાં વ્યાખ્યાયનોમાં આપણે કેટલાક સામાન્ય સેન્સર અને એકયુએટર્સ વિશે વાત કરીશું જે એમ્બેડેડ સિસ્ટમ એપ્લિકેશન્સમાં ખૂબ મહત્વપૂર્ણ છે અને તેમાંથી ઘણા ને આપણે હેન્ડ્સ ઓન સેશન માં દર્શાવીશું તેમનો ઉપયોગ કરતા પહેલા તે જાણવું હંમેશા સારું છે કે સેન્સર શું છે તેઓ કેવી રીતે કાર્ય કરે છે અને કેટલાક વિચારો કે માઇક્રોકન્ટ્રોલર સાથે તેમને કેવી રીતે ઇન્ટરફેસ કરી શકાય છે આ ચર્ચાઓ આપણે આપણા આગામી વ્યાખ્યાયનોમાં ચાલુ રાખીશું